કેમ છો આ ક્લાઉડ કમ્પ્યુટિંગ છે

પોલિસી ની પદ્ધતિઓ અને માન્યતાઓ જોખમોના મુદ્દાઓ છે તેથી જ્યારે આપણે વસ્તુઓના અમલીકરણ માટે સમીક્ષા કરી રહ્યા છીએ ત્યારે તે બાબતોને ધ્યાનમાં લેવી જરૂરી છે તેથી આપણે જોયું છે તેમ અથવા ચર્ચા કરી છે કે તેમ ક્લાઉડ સહિત કોઈપણ પ્રકારની માહિતી પ્રણાલીમાં દેખાય છે પરંતુ ક્લાઉડમાં કેટલીક વધુ લાક્ષણિકતાઓને અલગ પાડવામાં આવી છે તેથી જ્યારે આપણે ક્લાઉડ કમ્પ્યુટિંગ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે વિવિધ સુવિધાઓ શું છે અને શા માટે આ સુરક્ષા એક મહત્વપૂર્ણ ઘટક બને છે તે જોવાનો પ્રયાસ કરીશું તેથી જો આપણે ક્લાઉડ હોવું જોઈએ ફક્ત સમયસર જોગવાઈ હોવી જોઈએ જે બીજું એક મહત્ત્વનું પાસું છે ત્રીજું આપણે જે કહીએ છીએ તે મોડેલ મુજબ જેમ તમે ઉપયોગ કરો છો અથવા તમે મોડેલ માં જાઓ છો તેમ ચૂકવણી કરો બરાબર તેથી જ્યારે હું વસ્તુઓ માટે ચૂકવણી કરું છું આનો અર્થ એ છે કે સંસાધનો હસ્તગત કરવામાં આવી રહ્યા છે આવી નીતિઓની આસપાસ સુરક્ષાના માર્ગ તરીકે કુશળતા ઓળંગવામાં આવી છે નીચેની કુશળતા તરીકે આ સમગ્ર દાખલાની જરૂર પડે છે તેથી તે એક ગંભીર પડકાર બની જાય છે અને ઘણી બધી સંસ્થા સંપૂર્ણ કલાઉડ પર જવા માટે અચકાય છે તે પણ આર્થિક રીતે ક્યારેક ફાયદાકારક છે બરાબર તેથી તમે જેટલો ઉપયોગ કરો છો તેટલો અથવા જ્યારે ઇચ્છો ત્યારે જ ઉપયોગ કરો અને તમે જે વાપરો છો તે જ ચૂકવો તે તરફ જવાની આ આખી ફિલસૂફી છે તેથી ગ્રાહક માટે ક્લાઉડ કમ્પ્યુટિંગનો આર્થિક લાભનો ઉપયોગ વધ્યો છે તેથી પ્રોવાઇડર પાસે સંસાધનોનો મોટો જથ્થો છે અને સંસાધનોનો ઉપયોગ પણ વધે છે તે મુખ્ય પાસાઓમાંનું એક છે તેથી જો તે જીતની પરિસ્થિતિ હોય તો શા માટે દરેક વ્યક્તિ કલાઉડનો ઉપયોગ નથી કરી રહી તેથી એક મોટી બાબત એ છે કે કલાઉડ હજી પણ પરંપરાગત ડેટા ગોપનીયતાઓને આધિન છે તેથી તે કોઈ પણ સ્થિતિ માટે ગંભીર ચિંતાનો વિષય છે તેથી જો ગ્રાહક ખુશ હોય તો પ્રોવાઇડર ખુશ હોય તો શા માટે બધું તરત જ કલાઉડ તરફ જતું નથી કારણ કે તેના SaaS ના માળખા માં ડેટા ગોપનીયતા અખંડિતતા ઉપલબ્ધતા ગોપનીયતા વગેરેના મુદ્દાઓ છે અને કેટલીક વધારાની કલાઉડ સંબંધિત બાબતો છે જો આપણે 2008માં IDC ઇન્ટર પ્રાઇસ પેનલ અને કંઈક આગળ તેથી તે તેમના સર્વેક્ષણોમાંનું એક છે એવું નિરીક્ષણ કરવામાં આવ્યું છે કે જ્યારે તમે વસ્તુઓમાં પડકારો અને મુદ્દાઓ જુઓ છો ત્યારે સલામતી હજી પણ ટોચના સ્તરે છે એવું નથી કે તે અસુરક્ષિત છે હું તેને વ્યાખ્યાયિત કરવા માટે સક્ષમ નથી તેથી તે વસ્તુની અસલામતી છે એટલું જ નહીં પરંતુ હું એવી બાબતોને વ્યાખ્યાયિત કરવામાં નિષ્ફળ ગયો છું જેને આપણે વધુ ચોક્કસરીતે વ્યાખ્યાયિત કરી શકીએ એમ છીએ અથવા મને સિસ્ટમ અથવા પ્રોવાઇડરઓ પર એટલો વિશ્વાસ નથી તેથી પોટેન્સિઅલ કલાઉડ બેરીયર પર પણ સમાન સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે આપણે જે પણ અવરોધિત કરી રહ્યા છીએ અને તે વસ્તુઓ પર જે ચાલી રહ્યું છે તે તમે જુઓ છો તે અહીં સુરક્ષા ની મુખ્ય ભૂમિકા ભજવે છે તો આ નવો ખતરો શું હોઈ શકે તે અહીં પરંપરાગત સિસ્ટમ સુરક્ષાએ પ્રદાન કરે છે પ્રોવાઇડરઓને તેમની ડેટા સેવાઓ વગેરેથી બદલી નાખે છે તેનો અર્થ એ છે કે તે પ્રાકૃતિક રીતે સહભાડુઆત છે તેથી તે સહભાડુઆત પર ગ્રાહકના નિયંત્રણના અભાવનો કાયદેસર રીતે ઉપયોગ કરી શકે છે તે સેવા પ્રોવાઇડરના પરિસરમાં છે તેથી સેવાઓના ઉપયોગો પર ઓછા નિયંત્રણ ભાગ્યવહેંચણી જુઓ તો આ એવી બાબતો છે જે પરંપરાગત વસ્તુઓના પરંપરાગત રક્ષણની દ્રષ્ટિએ એટલી મોટી રીતે નથી અને કેટલાક કિસ્સાઓમાં સુરક્ષા ને જોવાની આ એક નવી રીત બની ગઈ છે હવે આપણે વિવિધ 3 મુખ્ય સર્વિસ મોડેલ IaaS PaaS અને SaaS જોઈએ તેથી IaaS ના કિસ્સામાં પ્રોવાઇડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે માળખાગત સુવિધાઓ પૂરી પાડે છે બાકીની જવાબદારી ગ્રાહકની છે તેનો અર્થ એ છે કે જ્યારે પણ હું IaaS થી PaaS થી SaaS જાઉં છું ત્યારે પ્રોવાઇડરઓની જવાબદારી વધે છે જો મારી પાસે ગ્રાહકો વધે તો પ્રોવાઇડરની ગ્રાહક તરફ જવાબદારી વધે છે જ્યારે તે IaaS પર જાય છે ત્યારે જવાબદારી વધુ વધે છે તેથી જ્યારે પણ કોઈ IaaS PaaS કે SaaS વગેરે લઈ રહ્યું હોય ત્યારે આને ચોક્કસપણે વ્યક્તિગત જરૂરિયાતના સંગઠનાત્મકની જરૂર છે અને તે જોવાની જરૂર છે કે હવે આપણે મારી સિસ્ટમ પર કયા પ્રકારના સુરક્ષા પાસાંઓ તૈનાત કરવાની જરૂર છે હવે આપણે સામાન્ય દૃશ્ય માટે જે પણ ચર્ચા કરી રહ્યા છીએ તે એ છે કે પ્રાઇવેટ કલાઉડ સાથે શેર કરી રહ્યો છું અથવા બિઝનેસ B અને બિઝનેસ C ના અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શેર કરી રહ્યો છું તેથી આ પ્રકારના દૃશ્યો ત્યાં છે તેનો અર્થ એ છે કે સર્વિસ અથવા ડેટા એક ફિઝિકલ સિસ્ટમ માં રહે છે જયારે પ્રાઇવેટ કલાઉડ ના કિસ્સામાં મારી પાસે જુદા જુદા ગ્રાહકો હોઈ શકે છે જે એક જ માળખાગત સુવિધાઓ શેર કરે છે અને વસ્તુઓ વચ્ચે સંદેશાવ્યવહારની ચેનલની સંભાવના છે જો તેની સાથે કોઈ સમાધાન થઈ શકે છે અથવા તે વસ્તુઓ પર થોડો હુમલો થઈ શકે છે તો તે VMM હોઈ શકે છે તેથી વિવિધ પ્રકારની વસ્તુઓ હોઈ શકે છે જે ગ્રાહક અથવા ક્લાઉડ સર્વિસ ગ્રાહક અથવા વપરાશકર્તાઓના નિયંત્રણની બહાર છે અથવા મૂળભૂત રીતે SLA પર આધાર રાખવા સિવાય અને પ્રોવાઇડરઓ કેવી રીતે અહેવાલ આપી રહ્યા છે તે સિવાય તેના પર વધુ નિયંત્રણ શક્ય નથી તેથી ગાર્ટનરે સાત ક્લાઉડ કમ્પ્યુટિંગ સિક્યુરિટી રિસ્ક પેરામીટર્સ જરૂરી છે તેથી આ પાંચ સિક્યોરિટીઝ છે જે ગાર્ટનર એક અહેવાલમાં જણાવે છે એક વિશેષાધિકાર પ્રાપ્ત વપરાશકર્તા એક્સેસ છે જેમ કે હું કેટલીક પોસ્ટ મોર્ટમ પ્રકારની વસ્તુઓ કરવા માંગુ છું કે નહીં અને તેની લાંબા ગાળાની શક્યતા શું છે તેની કેટલી તપાસ કરી રહ્યો છું તેથી વેન્ડર લોકિંગ ની સંભાવના છે ત્યારે તે જોશે કે તે કેટલો લાંબો સમય માટે સધ્ધરતા હશે તેથી જો આપણે એન્ટરપ્રાઇઝની બહાર વપરાશકર્તા વિશેષાધિકાર પ્રાપ્ત સ્પર્શ સંવેદનશીલ ડેટા અને કર્મચારીઓના નિયંત્રણોને બાયપાસ કરે છે તો તે જોખમ તરીકે તમારા આધારથી આગળ છે તેથી આ તમામ પરંપરાગત ઇનહાઉસ ડિપ્લોયમેન્ટ ને અમે બાયપાસ કરી રહ્યા છે તેથી જે રીતે ગાર્ટનર કહે છે તેમ પ્રોવાઇડરઓને વિશેષાધિકાર પ્રાપ્ત વહીવટકર્તાની ભરતી અને દેખરેખ અને તેમની પહોંચ પર નિયંત્રણો અંગે ચોક્કસ માહિતી પૂરી પાડવા નું કહો તેથી તે છે પરંતુ સંસ્થા પ્રોવાઇડરને તેના નિયંત્રણોની સંખ્યા ગુમાવશે ત્યારે અસલામતી અનુભવી શકે છે હવે પરંપરાગત સેવાઓ ની જેમ નિયમનકારી પાલન અને ઓડિટ પ્રોવાઇડરઓની ગણતરી કરવામાં આવે છે જે તપાસના સંકેત માંથી પસાર થવાનો ઇનકાર કરે છે કારણ કે ગ્રાહક તેનો ઉપયોગ ફક્ત નાના નાના કાર્યો કરવા માટે જ કરી શકે છે તેથી ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્રોવાઇડરઓ ઓડિટ વગેરે બનાવતી આ પ્રકારની વસ્તુઓ એક મુશ્કેલ વસ્તુઓ બની જાય છે કારણ કે તમારો ડેટા છે પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર તમારું નિયંત્રણ નથી તેથી ઓડિટને સફળ અથવા પાલનને સફળ બનાવવા માટે તે પ્રોવાઇડરને મોકલે છે અથવા પ્રોવાઇડરએ શું કરવું જોઈએ અથવા કઈ વસ્તુનું પાલન કરવાનું રહેશે તે જણાવે છે તેથી જોકે SLA આ સમસ્યાને હલ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તેમ છતાં જોખમ છે અથવા આપણે ત્યાં સુરક્ષાનો અભાવ કહીએ છીએ તેથી સામાન્ય રીતે ગ્રાહક બાજુ ઓડિટ સુવિધાઓ હોતી નથી કલાઉડ માં સંસ્થાની બહાર રાખવામાં આવેલા ડેટાનું ઓડિટ કરવું મુશ્કેલ છે વિશ્વાસપાત્ર થર્ડ પાર્ટી ઓડિટર કદાચ એક વસ્તુ હોઈ શકે છે પછી ફરીથી આ ઓડિટર ત્યાં કેવી રીતે હશે અને કહ્યું તેમ તે બીજો પ્રશ્ન છે ડેટા લોકેશન એ એક મોટો મુદ્દો છે હું ડેટા શેર કરું છું જ્યાં મારો ડેટા હોસ્ટ કરવામાં આવે છે મને આ દેશમાં અથવા બહારના દેશમાં આપણા દેશનું અધિકારક્ષેત્ર હોય કે વગેરેનો કોઈ સંકેત નથી અમે તે કહેતા નથી અને કોઈ પણ પ્રકારની વસ્તુઓ જે આપણે વિચારતા નથી તેથી તે એક મોટો મુદ્દો બની જાય છે ગ્રાફિકલી વિખેરાયેલા ડેટા કેન્દ્રો વિવિધ અધિકારક્ષેત્રો અને નિયમો અને કાનૂની અસરોને વિખેરી નાખે છે આની જુદી જુદી કાનૂની અસરો છે જેમ કે એમ કહો કે USA અથવા અન્ય કેટલાક દેશોમાં તેઓ સુરક્ષિત રાખે છે તેવા ડેટા ધરાવે છે પરંતુ અમારી પાસે નથી અમારી પાસે અહીં એક અલગ પ્રકારની વસ્તુઓ છે અને તે એક સમસ્યા ઉભી કરે છે કે જો ડેટા ત્યાં સ્ટોર કરવામાં આવે તો જેનો કાયદો વસ્તુ પર પ્રબળ રહેશે ડેટા સેગ્રીગેશન અસરકારક છે પરંતુ શું તે તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન છે ડેટાને યોગ્ય રીતે અલગ કરવા માટે આ ઉપાય શું કરવામાં આવે છે તે શોધો તેથી ટ્રાન્ઝિટમાં એનક્રિપ્શન સંસાધન હોવું જોઈએ કે એનક્રિપ્શન યોજનાઓ અનુભવી નિષ્ણાત દ્વારા ડિઝાઇન અને પરીક્ષણ કરવામાં આવી હતી અથવા પરીક્ષણ પદ્ધતિઓ શું છે અને એનક્રિપ્શન યોજનાઓ અને વસ્તુઓના પ્રકારો શું છે તેથી આ ઘણા પડકારો છે જે ડેટા સેગ્રીગેશન સાથે સંબંધિત બાબતો છે જે જ્યારે આપણે વધારાની સિસ્ટમોનો ઉપયોગ કર્યો હોય ત્યારે મોટા પાયે નથી બીજો મુદ્દો માં મેં મારો ડેટા સ્ટોર કર્યો છે અને જો કોઈ સમસ્યા થતા ડેટા જાય છે તો શું થશે સંપૂર્ણ રિકવરી લેવા માટે કેટલો સમય શક્ય છે સંપૂર્ણ રિકવરી શક્ય છે કે નહીં આ કેટલીક બાબતો છે જેની પૂછપરછ થઈ શકે છે તેથી જો તમે એકનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો છો તો 2 ખ્યાલો છે RPO રિકવરી પોઇન્ટ ઓબ્જેક્ટિવ પછીઇન્વેસ્ટિગેટિવ સપોર્ટમાં અયોગ્ય અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિની તપાસ કરવી અશક્ય હોઈ શકે છે ઉદાહરણ તરીકે વસ્તુઓ કેવી રીતે તપાસવીએ ખાસ કરીને ગ્રાહક બાજુ વધુ પડતી નિયંત્રિત નથી તેથી વસ્તુઓની દેખરેખ પર વધુ નિયંત્રણ પણ નથી લાંબા ગાળાની સધ્ધરતા તેથી હું એવી બાબતોનો લાભ લઉં છું જે મારી કાર્ય પ્રક્રિયાઓ અથવા મારી આકર્ષક સંગઠનાત્મક પ્રક્રિયાઓને કલાઉડ સુધી લઈ જાય છે અને મને અંતે લાંબા ગાળાની વ્યવસ્થા સાથે અથવા લાંબા ગાળાની સધ્ધરતા સાથે વસ્તુઓ મળે સંભવિત પ્રોવાઇડરને પૂછો જો ડેટા રિપ્લેસમેન્ટ એપ્લિકેશનમાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ છે તેથી આ ગાર્ટનરના મુખ્ય મુદ્દાઓ છે તેથી અન્ય મુદ્દાઓ પણ છે જે મહત્વપૂર્ણ છે તેથી વર્ચ્યુઅલાઇઝેશન દ્વારા કર્યું છે તેથી વર્ચ્યુઅલાઇઝેશન થાય છે અથવા VM ની વિવિધ પ્રક્રિયાઓ હોય જે કેટલાક સ્તર સાથે કોમ્પ્રોમાઇઝ કરતી હોય તો આખી સિસ્ટમ મુશ્કેલીમાં છે તેથી જો તમે વર્ચ્યુઅલાઇઝેશન જેમાં વીએમ હાર્ડવેર સાથે ક્રિયાપ્રતિક્રિયા કરતા હાઇપરવાઇઝર પર ચાલે છે તેથી VM હાઇપરવિઝરમાં સ્ક્રીન અપડેટ્સ પસાર કરવા માટે સક્ષમ બનાવે છે તેથી આ વસ્તુઓના કેટલાક ગુણધર્મો છે અને તે એક ખતરો બની જાય છે ત્યાં હાઇપરવિઝર માટે ખતરો છે જેમ કે રુટ કીટ ખરાબ હાઇપરવિઝર ને શરૂ કરી શકે છે અને તે સિસ્ટમમાં ખરાબી પેદા કરે છે તે સામાન્ય માલવેર ડિટેક્શન સિસ્ટમથી પોતાને છુપાવે છે તે અનધિકૃત કોડ્સને યોગ્ય રીતે ડમ્પ કરવા માટે એક ગુપ્ત ચેનલ બનાવે છે VM ના અયોગ્ય કોન્ફિગ્યુરેશન એટેક હોઈ શકે છે તેથી જોખમના અનધિકૃત ઉપયોગો છે અને આમાંના વિવિધ મુદ્દાઓ ગોપનીય અખંડિતતા ઉપલબ્ધતા નું મોટુ નુકશાન છે આનો અર્થ એ છે કે અમે આ CIA પ્રકારો સાથે સંબંધિત મુદ્દાઓનો ઉલ્લેખ કરીએ છીએ જે છે એક્સેસ કન્ટ્રોલ ના મુદ્દાઓને અટકાવવાનો છે તેથી હું વપરાશકર્તા અથવા ક્લાઉડ સર્વિસ કન્ઝ્યુમરના આધારે વપરાશકર્તાઓ અને સેવાઓને પ્રમાણિત કરે છે તેથી વિવિધ લાક્ષણિકતાઓના આધારે કહેવામાં આવ્યું છે કે તે એ જોવાનો પ્રયાસ કરે છે કે મારે વપરાશકર્તાઓ અને સેવાઓને પ્રમાણિત કરવી પડશે તેથી એપ્લિકેશન સ્તરે મોટાભાગની ક્લાઉડ એપ્લિકેશનો છે મોટાભાગની એપ્લિકેશનો વેબ આધારિત છે તેથીXML સિગ્નેચર એલિમેન્ટ હોઈ શકે છે અને તે અસુરક્ષિત સંદેશાવ્યવહાર ચેનલ અવરોધો અને સેવાઓ છુપાવી શકે છે અને સેવાઓ તરફ આગળ વધી શકે છે ડેટા લાઇફ સાયકલ મેનેજમેન્ટ ડેટા લીક કરવા માટે ક્લાઉડ સમાધાન કરીશું તેથી આ બીજી સમસ્યા છે કે ક્લાઉડ પ્રોવાઇડર પોતે પ્રામાણિક રહેશે અને ડેટામાં ડોકિયું કરશે નહીં જે વસ્તુઓમાં કેટલો વિશ્વાસ છે તેથી જો આપણે વિશ્વાસ કરવાની જરૂર હોય અથવા આપણે કન્સલ્ટિંગ સર્વિસ પ્રોવાઇડર પર વિશ્વાસ બનાવવાની જરૂર છે તો પ્રોવાઇડર પર વિશ્વાસ રાખવો એ એક બીજો પડકાર છે જે આપણા રોજિંદા જીવનમાં પણ છે તેથી ઘણું કામ ચાલી રહ્યું છે જો સમય ની પરવાનગી મળે તો અમે તેના કેટલાક પાસાઓ જોવાનો પ્રયાસ કરીશું આ કામના જોખમની ક્ષમતા કેવી રીતે સાથે હતી અમારી પાસે બીજી સલામતી વ્યવસ્થા છે અથવા જો એકથી વધુ પ્રોવાઇડર છે તો હું કોઈ ચોક્કસ કાર્ય માટે વધુ વિશ્વસનીય પ્રોવાઇડર કેવી રીતે પસંદ કરી શકું તેથી તે એક ગોપનીયતા કરી રહ્યો છું કરી રહ્યો છું અને મને આશા છે કે તેનું પરિણામ આવશે હું કેવી રીતે ખાતરી કરી શકું કે ક્લાઉડ પ્રોવાઇડરએ ખરેખર ડેટા માં ફેરફારની ખાતરી કેવી રીતે કરી શકું

જો પ્રોવાઇડર પર ડેનિયલ ઓફ સર્વિસ હુમલો વગેરે દ્વારા માન્ય સ્થળે જ સંગ્રહિત કરવામાં આવે છે તેથી જ્યાં ડેટા સ્થિત છે જ્યાં એક્સટેન્શન ની છે આનો અર્થ એ છે કે તમે તમારી ડેટા પ્રક્રિયાઓને એક જ સિસ્ટમ પર મૂકી રહ્યા છો બીજો મુદ્દો જે છે તે આપણે જોયો છે જે પરંપરાગત વસ્તુથી અલગ છે અને તે મુદ્દો એ છે કે તમારો ડેટા ક્યાંય પણ સ્થિત છે જ્યાં ડેટા પર મારો કોઈ અંકુશ નથી મારી એપ્લિકેશન ફંક્શન પ્રોસેસ કરવા માટે સક્ષમ છું જે છે અન્યથા હું તેને એક્સેસ કરવા માટે સક્ષમ નથી તેથી જ્યારે ઇન્ટર ક્લાઉડ કૉમ્યૂનિકેશન માં છે જેમ કે વીએમ VM ઉપર અથવા નીચે છે વગેરે વગેરે પછી તે યોગ્ય રીતે કાર્યરત હોય કે ન હોય અમારો કોઈ અંકુશ નથી તેથી IaaS સ્તરે પડકારોને રેખાંકિત કરવામાં આવે છે તેથી આ તે જ છે જે હોવું જરૂરી છે તેથી એક્સેસ હોવું જરૂરી છે અને છેલ્લે ક્લાઉડ પ્રોવાઇડરઓ અથવા વસ્તુઓની પસંદગી કરતી વખતે હું એકબીજા પર કેવી રીતે વિશ્વાસ કરી શકું વસ્તુઓમાં SLA કેવી રીતે કામ કરે છે અથવા જો મારી પાસે વસ્તુઓ માટે એકથી વધુ પ્રદાતાઓ હોય તો ત્યાં કોઈ સંભાવના અથવા વ્યવસ્થા છે કે જે હું જાણી શકું છું આ અલગ વિશ્વાસ છે વગેરે તેથી વિશ્વાસ ક્ષમતાનું જોખમ બની જાય છે તેથી આ સાથે આપણે આપણું આજનો લેક્ચર સમાપ્ત કરીશું અને ત્યાર પછીના લેક્ચર માં આપણે કલાઉડના અન્ય પાસાંઓ જોઈશું